હવે આ દરેક વસ્તુ આપણને કેટલા ઈકવેશન્સ આપે છે મતલબ કે તે સર્કિટ ઉપર જ આધાર રાખે છે સર્કિટના રૂપરેખાંકન આપશે ચાલો આપણે ફરીથી આ જ સર્કિટ ઉપર વિચાર કરીએ હું આ ઉદાહરણ દિશામાં i 1 i 2 i 6 i 3 i 4 i 5 i 7 i 8 લેબલ કરીશ તેનાથી કોઈ ફરક પડતો નથી હવે આપણે કિર્ચોફ કરંટ લૉના ઈકવેશન્સ નોડ વન ઉપર લખી શકીએ છીએ આપણી પાસે i 1 i 2 i 6 અને i 8 નો સરવાળો 0 છે હકીકતમાં હું તમને આ બિંદુએ વિડિઓને થોભાવવા અને દરેક નોડ ઉપર KCL ઈકવેશન્સ લખવા માટે પ્રોત્સાહિત કરીશ અને પછી વિડિઓ ફરીથી શરૂ કરો અને ખાતરી કરો કે તમને જે મળ્યું છે તે સાચું છે આ ફક્ત KCL ઈકવેશન્સમાં તમામ વિજ્ઞાનને યોગ્ય રાખવામાં થોડી વધારાની પ્રેક્ટિસ મેળવવા માટે છે તેથી નોડ 1 ઉપર આપણી પાસે i 1 i 2 i 6 i 8 થી 0 હશે નોડ 2 ઉપર મારી પાસે ફરીથી નોડને છોડતા કરંટોનો સરવાળો 0 હશે જે i 3 i 6 i 7 બરાબર 0 છે નોડ 3 જે i 4 i 5 i 7 i 8 શૂન્ય થવાનું છે અને છેલ્લે નોડ 4 ઉપર આપણે નોડને છોડતા કરંટોનો સરવાળો લઈશું જે i 1 i 2 i 3 i 4 i 5 છે તેથી તે દરેક નોડ જેવું લાગે છે આપણે KCL ઈકવેશન લખી શકીએ છીએ પરંતુ આ કિસ્સામાં મને આ 3 ઈકવેશન્સનો સરવાળો ધ્યાનમાં લેવા દો હું આ 3 ઈકવેશન્સનો સરવાળો કરું છું તો મને શું મળશે તમે જોઈ શકો છો કે i 6 જે i 6 સાથે કેન્સલ થશે i 7 જે i 7 કેન્સલ થશે અને i8 જે i 8 ની સાથે કેન્સલ થશે અને મારી પાસે આ બધી અન્ય વસ્તુઓ હશે જે i 1 i 2 i 3 i 4 i 5 બાકી છે તેથી જો હું આ બધા ઈકવેશન્સનો સરવાળો કરીશ તો મને i 1 i 2 i 3 i 4 i 5 મળશે જે 0 થવાનું છે અને તમે જોશો કે આ નોડ 4 માટેના ઈકવેશન જેવું જ છે પરંતુ ચિહ્નો ઉલટાવી દેવામાં આવ્યા છે મૂળભૂત રીતે પહેલું ઈકવેશન પ્રથમ 3 ઈકવેશન્સ ઉપર આધારિત છે આપણી પાસે માત્ર 3 ઈન્ડિપેન્ડેન્ટ ઈકવેશન્સ છે તેથી સામાન્ય રીતે N નોડ્સ સાથેના સર્કિટમાં આપણી પાસે માત્ર N 1 ઈન્ડિપેન્ડેન્ટ કિર્ચોફ કરંટ લૉના ઈકવેશન્સ હશે હવે આ આ સર્કિટની કોઈ વિશેષ પ્રોપર્ટી નથી પરંતુ તમામ સર્કિટ માટે સાચું છે હું ઝડપથી બતાવીશ કે આવું શા માટે છે ચાલો હું આ સર્કિટ ઉપર નકલ કરું હવે દાખલા તરીકે આપણે નોડ 4 માટે એક ચોક્કસ નોડને ધ્યાનમાં લઈએ તેથી હું સપાટીને બંધ કરતા નોડ 4 દોરીશ હવે હું અન્ય તમામ 3 નોડ્સને આવરી લેતી સપાટી પણ દોરીશ તેથી આ એક આ એક સપાટી છે જે 3 નોડ્સ 1 2 અને 3 ને આવરી લે છે તેથી સામાન્ય રીતે જો તમારી પાસે n નોડ સર્કિટ હોય તો તમે N 1 નોડ્સને સમાવિષ્ટ સપાટીની કલ્પના કરો છો અને આ અહીં એક સપાટી છે જે બાકીના એક નોડને આવરી લે છે હવે ચાલો KCL ઈકવેશન્સ લખીએ જો આપણે તે કરીશું કે આપણે શું લખીશું કે આ કિસ્સામાં આ નોડને છોડતા કુલ કરંટ છે KCL ઈકવેશન મુજબ અહીં કેટલાક કરંટોએ આ નોડ છોડવા જોઈએ હવે સ્પષ્ટપણે એક સપાટી N 1 નોડ્સને આવરી લે છે બીજી સપાટી બાકીના નોડને આવરી લે છે તેથી આ નોડ છોડતા કરંટોનો સરવાળો અન્ય સપાટી ઉપર પ્રવેશતા કરંટોના સરવાળા જેટલો જ છે તેથી અહીં આ લીલી સપાટીને છોડતા કરંટોનો સરવાળો દેખીતી રીતે વાદળી સપાટીમાં પ્રવેશતા કરંટોના સરવાળા જેટલો છે કારણ કે વાદળી સપાટી બાકીના સર્કિટને આવરી લે છે તેથી આ સપાટીમાં પ્રવેશતા કેટલાક કરંટોની પણ સમાન છે હવે જ્યારે આપણે પ્રથમ N 1 નોડ્સ માટે કિર્ચોફ કરંટ લૉ લખીએ છીએ ત્યારે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ આપણે આ નોડને છોડતા કરંટોનો સરવાળો લઈ રહ્યા છીએ અને તે નોડ છોડતા તમામ કરંટો વગેરે છે અને જો તમે તે બધા ઈકવેશન્સનો સરવાળો કરો તો અમને જે મળે છે તે આ વાદળી સપાટી છોડતા તમામ કરંટોનો સરવાળો છે તેથી ચાલો આપણે N 1 KCL ઈકવેશન્સ ઉપર વિચાર કરીએ તો આ ઈકવેશન્સનો સરવાળો મૂળભૂત રીતે આ સપાટી ઉપર રહેતા કરંટોનો સરવાળો છે જેનો અર્થ તે વાદળી છે તેથી તે એટલા માટે છે કારણ કે N 1 KCL ઈકવેશન્સમાં નોડ્સ વચ્ચે જતા કરંટો હશે સમાન સપાટીની અંદર તે કેન્સલ થઈ જશે કારણ કે જ્યારે તમે તેને નોડ વન માટે લખો છો ત્યારે તે એક ચિહ્ન સાથે દેખાશે જ્યારે તમે તેને નોડ 2 માટે લખો છો ત્યારે તે બીજા ચિહ્ન સાથે દેખાશે તેથી જ્યારે તમે બધા ઈકવેશન્સનો સરવાળો કરો છો ત્યારે માત્ર આ સપાટીમાંથી વાસ્તવિક કરંટો જ બાકી રહેશે તેથી હવે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે છેલ્લા નોડ માટેનું KCL ઈકવેશન જે લીલી સપાટીને છોડીને વાદળી સપાટીમાં પ્રવેશતા કરંટોને સૂચવે છે તે દેખીતી રીતે પ્રથમ N 1 KCL ઈકવેશન્સના સરવાળાથી બિલકુલ વિરુદ્ધ છેજે વાદળી સપાટી છોડતા તમામ કરંટોના સરવાળાને સૂચવે છે તેથી N 1 KCL ઈકવેશન્સ છે હું આશા રાખું છું કે તે ખાતરીપૂર્વક છે